આ લેક્ચરમાં આપણે આગામી ચર્ચા ફેસિલિટી મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે કેવી રીતે IIoT ફેસિલિટી મેનેજમેન્ટ માટે IIoT ની ફેસિલિટી મેનેજમેન્ટ એપ્લિકેશનોને સુધારી શકે છે તેની આપણે ટૂંકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી મેં તમને આ બધા એપ્લિકેશન લેક્ચર્સમાં કહ્યું તેમ આપણે આવશ્યકપણે એ જ જૂની વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ જે આપણે અન્ય મોડ્યુલના અગાઉના લેક્ચર્સમાં શીખ્યા છીએ પરંતુ આપણે તેનો અમલ કરી રહ્યા છીએ હું ફક્ત તમને બતાવી રહ્યો છું કે આ વિવિધ ડોમેન્સને વધુ સ્માર્ટ બનાવવા અને વધુ સ્માર્ટ બનવા જઈ રહેલી વિવિધ સુવિધાઓ મેળવવા માટે આપણે તેનો અમલ કેવી રીતે કરી શકીએ તો આ ફેસિલિટી મેનેજમેન્ટ શું છે આપણે આ સમજવાની જરૂર છે સૌ પ્રથમ ફેસિલિટી શું છે તેથી ફેસિલિટી એ એક સામાન્ય હેતુનો શબ્દ છે જેનો અર્થ થાય છે ઇમારતો વિસ્તારો જેનો અર્થ સમુદાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે છે તેથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સના સંદર્ભમાં સુવિધા મૂળભૂત રીતે કંપનીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૂચવે છે જે ત્યાં છે મેન્યુફેક્ચરિંગ કંપની તેમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમની ઈમારતો તેમના મશીનો વિવિધ મશીનરી વિવિધ ટ્રકો ફ્લીટ વગેરે આ તમામ વિવિધ પ્રકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈમારતો મશીનરી વગેરે વિવિધ પ્રકારની ફેસિલિટી છે તેથી આ સુવિધાઓનું સંચાલન જરૂરી છે તેથી આવશ્યકપણે જે ફેસિલિટી મેનેજમેન્ટ વિશે વાત કરે છે તે ચોક્કસ વ્યાખ્યા દ્વારા કરવામાં આવે છે તે મૂળભૂત રીતે મિલકત માલિકો વતી ઇમારતો વિસ્તારો સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી વિવિધ સુવિધાઓના સંચાલન અને જાળવણીનું માર્ગદર્શક અને મેનેજમેન્ટ છે આપણે આ બધાનું સંચાલન કરવાની જરૂર છે તેથી ચાલો હું ફરી એક વાર દોરું અને વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરું કે આ ફેસિલિટી મેનેજમેન્ટ કેવું હશે તેથી ફેસિલિટી મેનેજમેન્ટ અને આ ચોક્કસ વ્યાખ્યાનમાં આપણું ધ્યાન IIoT સક્ષમતા પર રહેશે તેથી IIoT સક્ષમ ફેસિલિટી મેનેજમેન્ટ તેથી જો આપણે વાત કરી રહ્યા છીએ તો ચાલો આપણે 2 પ્રકારની સુવિધાઓ વિશે વાત કરીએ આપણી પાસે એક જ સુવિધા હોઈ શકે છે અને તેથી વધુ હું ફક્ત એક ઉદાહરણ લઈ રહ્યો છું કે આપણી પાસે કોઈ પ્રકારનું મકાન છે એક સુવિધા જેમાં વિવિધ માળ જુદા જુદા ઓરડાઓ વગેરે છે ચાલો કહીએ કે આ બિલ્ડીંગમાં એક માલિક હશે અલગ અલગ રૂમ હશે અલગ અલગ વિભાગો અલગ અલગ ઑફિસો હશે અલગ અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે તેથી આ વિવિધ એકમો વીજળી દ્વારા સંચાલિત થવાના છે ત્યાં અલગ અલગ રૂમ હોઈ શકે છે જે તાપમાન કન્ડિશન્ડ હોવા જોઈએ તેથી આ ઓરડાઓનું તાપમાન કન્ડીશનીંગ કરવા ઓરડાઓમાં લાઈટ હશે તેથી આ રૂમની લાઇટિંગ મહત્વપૂર્ણ છે ફક્ત માલિકો જ નહીં પરંતુ અન્ય કલાકારો આ સુવિધાનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે જેમ કે ગ્રાહકો ઔદ્યોગિક સુવિધામાં તફાવત હોઈ શકે છે ચાલો કહીએ કે કોન્ટ્રાક્ટરો અથવા પેટા કોન્ટ્રાક્ટરો જે ઉપયોગ કરી શકે છે તેથી જ્યારે પણ આપણે ફેસિલિટી મેનેજમેન્ટ વિશે વાત કરીએ છીએ ત્યારે તમે જાણો છો કે આપણે એક વિભાગ હોવો જરૂરી છે એક ફેસિલિટી મેનેજમેન્ટ વિભાગ જે આ તમામ વિવિધ સંસ્થાઓના સંચાલનની કાળજી લેશે જેના વિશે મેં વાત કરી છે ખાસ કરીને આ નિશ્ચિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ મશીનરી ઇમારતો ફ્લોર રૂમ તેમનું તાપમાન કન્ડીશનીંગ લાઇટિંગ કન્ડીશનીંગ મોનીટરીંગ નિયંત્રણ આ બધી વસ્તુઓ વત્તા વિવિધ વપરાશકર્તાઓ અને વિવિધ એક્ટર્સ કે જેઓ આ વિશિષ્ટ સુવિધા પર અથવા આ વિશિષ્ટ સુવિધાનો ઉપયોગ કરીને વિવિધ ક્રિયાઓ કરવા જઈ રહ્યા છે તેથી માલિકો ગ્રાહકો પેટા કોન્ટ્રાક્ટરો વિવિધ વપરાશકર્તાઓ અથવા આ સુવિધાઓના કલાકારોના ઉદાહરણો છે તેથી હવે જો આપણે આ પ્રકારની સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ તો આખરે આપણી પાસે આ વિવિધ એકમોની જરૂર છે આ વિવિધ એક્ટર્સ ફેસિલિટી મેનેજમેન્ટમાં સુધારો કરવા માટે વધુ કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે હંમેશની જેમ ફરી સુધરેલા ફેસિલિટી મેનેજમેન્ટ માટે આપણી પાસે સેન્સર સક્ષમતા હોવી જરૂરી છે IoT ઉપકરણોને સક્ષમ કરવા પડશે તેથી આપણી પાસે આ ઉપકરણો હોવા જરૂરી છે જે અમલમાં આવી રહેલા ઉપયોગના કેસોને આધારે સક્ષમ કરવામાં આવશે આ વિવિધ ઉપકરણો કે જે આ વિવિધ સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કરે છે તે ડેટાને ફેંકી દે છે જે સંગ્રહિત કરવાનો રહેશે આ સામાન્ય ડેટાબેઝમાં ડેટાનો તમારો સંગ્રહ છે અને છેલ્લે એક પ્રકારનું મોનિટરિંગ સ્ટેશન એક કંટ્રોલ સ્ટેશન હશે જ્યાંથી આ મોનિટરિંગ કરવામાં આવશે તેથી IIoT અમલીકરણનો ઉપયોગ કરીને ઇમારતોમાં સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે આ એક સામાન્ય મોનિટરિંગ સ્ટેશન બનશે તેથી આપણે સુરક્ષા અને ગોપનીયતા મુદ્દાઓ વિશે ભૂલી ન જોઈએ ફરી એકવાર આપણે ભૂલવું જોઈએ નહીં કે આપણે આ બધી વસ્તુઓ કરી રહ્યા છીએ તેથી આ એક જ સુવિધાના ઉદાહરણો હતા ચાલો હવે હું તમને બીજું ઉદાહરણ આપું આ બહુ સુવિધા છે તેથી જ્યાં તમારી પાસે મલ્ટિપલ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે તેથી અહીં આપણે માત્ર એક જ ઈમારતની વાત નથી કરી રહ્યા પરંતુ આપણી પાસે કદાચ ઈમારતોનું એક ક્લસ્ટર હશે અને જેના પર બધાની દેખરેખ રાખવી પડશે તેથી આપણે આ બિલ્ડીંગો વગેરેમાંથી ડેટા મોકલવા માટે તેમની સાથે અલગ અલગ એન્ટેના ફીટ કરવા જઈ રહ્યા છીએ તેથી આપણી પાસે આ મલ્ટિપલ કલેક્શન યુનિટ છે અને આ દરેક બિલ્ડીંગ પાસે તેના પોતાના પેટા કોન્ટ્રાક્ટર છે છેવટે આ ડેટા મેનેજર મેનેજર અથવા કંટ્રોલ સ્ટેશનને મોકલવો પડશે તેથી કંટ્રોલ સ્ટેશનમાં એક મેનેજર બેઠો હોઈ શકે જે સમગ્ર સુવિધા પર નજર રાખતો ફેસિલિટી મેનેજર હોય કારણ કે આપણે મલ્ટિપલ પેટા કોન્ટ્રાક્ટરો વિશે વાત કરી રહ્યા છીએ અને તેથી વચ્ચે ફરીથી તમારી પાસે મધ્યવર્તી પેટા કોન્ટ્રાક્ટર હોઈ શકે છે જે વચ્ચે બેસી શકે છે અને આ નિયંત્રક અથવા મેનેજરને સુવિધાઓનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં મદદ કરી શકે છે તેથી આ મલ્ટિપલ ફેસિલિટી માટે હશે મલ્ટિપલ ફેસિલિટી સિનારીયો અને સિંગલ ફેસિલિટી સિનેરીયો અને IIoT સક્ષમ ફેસિલિટી મેનેજમેન્ટ આ બંને સિનારીયોમાં મેં હમણાં જ તમને બતાવ્યું છે તેથી ચાલો હવે આગળ વધીએ અને ફેસિલિટી મેનેજમેન્ટના વિવિધ ખ્યાલોને સમજવાનો પ્રયાસ કરીએ તેથી જ્યારે પણ આપણે ફેસિલિટી મેનેજમેન્ટ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ઇમારતો નાણા લોકો કરારો વગેરે વિશે વાત કરીએ છીએ તેથી આ બધાનું સંચાલન કરવું પડશે તે માત્ર ઇમારતો નથી તે માત્ર લોકો નથી સુવિધામાં આ તમામ પરિમાણોનો સમાવેશ થાય છે અને તેનું સંચાલન છે જેના વિશે ફેસિલિટી મેનેજમેન્ટ વાત કરે છે તેથી ફેસિલિટી મેનેજમેન્ટ સંસ્થાઓ માટે સહાયક સેવાઓ પ્રદાન કરશે લોકો સ્થળ પ્રક્રિયાને એકીકૃત કરશે કાર્યકારી વાતાવરણની ગુણવત્તામાં સુધારો કરશે ઉત્પાદકતામાં સુધારો કરશે અને તે બિલ્ડિંગમાં હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરીઓની દેખરેખ સાથે સંબંધિત છે તેથી ફેસિલિટી મેનેજર આ બધી વસ્તુઓ કરવા જઈ રહ્યા છે તેથી ચાલો આપણે આ ચોક્કસ ઉદાહરણ દ્વારા ચલાવીએ આપણે હવે આ સુવિધાનું સંચાલન કેવી રીતે કરીશું તે હું તમને સ્ટેપ વાઈઝ બતાવીશ તેથી ચાલો કહીએ કે આપણી પાસે આ બધી વિવિધ વસ્તુઓ છે જેમ કે ઈમારતો સુવિધાઓ વગેરે જે તમારી સામેની આકૃતિમાં દર્શાવવામાં આવી છે આપણી પાસે બિલ્ડિંગ માલિક પણ છે અને આપણી પાસે આ અલગ અલગ બિલ્ડિંગના વિવિધ ગ્રાહકો ભાડૂતો છે આપણી પાસે અલગ અલગ પેટા કોન્ટ્રાક્ટરો હોઈ શકે છે જે અલગ અલગ વસ્તુઓ કરે છે જેમ કે વિવિધ ઇમારતો અલગ અલગ માળ પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા નિયંત્રિત કરી શકાય છે અને જે જરૂરી છે તે છે કે આ માલિક બધા પેટા કોન્ટ્રાક્ટરોનું સંચાલન કરે અને આ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા સુવિધાઓ ઇમારતો વગેરેનું સંચાલન કરે તેથી ફેસિલિટી મેનેજમેન્ટમાં IoT નો અવકાશ મૂળભૂત રીતે આ વિવિધ IoT ઉપકરણોની જમાવટની ચિંતા કરે છે આ સુવિધાઓમાં પાવર વપરાશમાં ઘટાડો કરીને ડેટાની ઍક્સેસ અથવા એકત્રીકરણ દ્વારા નવી જાણકારી મેળવવા માટે LiFi અને અદ્યતન સુરક્ષા મિકેનિઝમ્સ જેવી અન્ય વિવિધ તકનીકોનો અમલ કરવો ખર્ચ અવરોધને સંબોધિત કરવું સંચાલન કાર્યક્ષમતા વધારવી જાળવણી ખર્ચ ઘટાડવો આ ફેસિલિટી મેનેજમેન્ટમાં IoT અમલીકરણના અવકાશ છે ફાઇનાન્સ આઇટી માનવ સંસાધનના સંદર્ભમાં સહાયક સેવાઓ પ્રદાન કરવી પડશે આ તમામ વિવિધ સહાયક સેવાઓનું સંચાલન પણ ફેસિલિટી મેનેજમેન્ટની ચિંતા છે ફેસિલિટી મેનેજમેન્ટ પણ વહીવટી સપોર્ટ માર્કેટિંગ નોલેજ મેનેજમેન્ટ બિઝનેસ ડેવલપમેન્ટ વગેરે વિશે વાત કરે છે તેથી આ ફેસિલિટી મેનેજમેન્ટના ભાગ રૂપે આપવામાં આવતી વ્યાપક સેવાઓ છે પરંતુ તે ફેસિલિટી મેનેજમેન્ટમાં પણ સમાવિષ્ટ છે તેથી મૂળભૂત રીતે ફેસિલિટી મેનેજમેન્ટનો મુખ્ય વિચાર દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સુવિધા દરેક મશીન ખામીઓ ઈતિહાસ ઉપયોગ ફેરફારની વ્યાપક વિગતો મેળવવાનો છે તેથી દેખીતી રીતે આ IoT અમલીકરણ વિના અસરકારક રીતે આ તમામ પ્રકારની માહિતી મેળવ્યા વિના કનેક્ટેડ સિસ્ટમ પર આ માહિતીનું સંચાલન શક્ય નથી તેથી સુધારેલ કાર્યક્ષમ ફેસિલિટી મેનેજમેન્ટ માટે IoT અમલીકરણ સર્વોપરી છે ફેસિલિટી મેનેજરે પણ ડેટાની સુસંગતતા સુનિશ્ચિત કરવી સુમેળભર્યા નિર્ણયો લેવાનો સામનો કરવો જોઈએ તેથી ફેસિલિટી મેનેજમેન્ટની વાસ્તવિક શક્તિ એ છે કે ઘટનાઓ વાસ્તવમાં થાય તે પહેલાં તેની આગાહી કરવી અને આગાહી કરાયેલા જોખમોને માપવા અને અટકાવવા તેથી અદ્યતન એનાલિટિક્સ બિગ ડેટા મેનેજમેન્ટને અમલમાં મૂકવાની જરૂર છે કારણ કે વાસ્તવમાં આપણે આઇઆઇઓટી અમલીકરણ દ્વારા ફેસિલિટી મેનેજમેન્ટમાં જે ડેટાનો વ્યવહાર કરીએ છીએ તે મૂળભૂત રીતે બિગ ડેટા છે વિવિધ સંસાધનોનું ઑપ્ટિમાઇઝેશન માનવશક્તિના સંસાધનો એસેટ્સ ટેક્નૉલૉજી ખર્ચ અસરકારકતા એ પણ ઑપ્ટિમાઇઝેશનના વિવિધ મુદ્દાઓ છે જેની સાથે ફેસિલિટી મેનેજર વ્યવહાર કરે છે ફેસિલિટી મેનેજમેન્ટ સાથેના વિવિધ પડકારોમાં ખર્ચ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે જેનો અર્થ છે કે બજેટના સંદર્ભમાં સુવિધાની ગુણવત્તાને સંતુલિત કરવી ઇન્વેન્ટરીની વૃદ્ધત્વ તેથી સક્રિય અને નિવારક જાળવણી કરવી તે પણ આ ફેસિલિટી મેનેજમેન્ટનો એક ભાગ છે નિયમનકારી અને અનુપાલન ધોરણો બદલવા અને સુવિધાની અંદર તેને લાગુ કરવા ફેસિલિટી મેનેજમેન્ટનો પણ એક ભાગ છે આ વિવિધ માળખાકીય સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા વ્યવસ્થાપન સુરક્ષા ભંગ અને થ્રેટસ સામેની મશીનરી જે સુરક્ષા વ્યવસ્થાપનનો પણ એક ભાગ છે પરંતુ એક પડકાર છે તેથી ફેસિલિટી મેનેજમેન્ટમાં IoT એપ્લિકેશનોનો સમાવેશ થશે આ IoT ઉપકરણોનો ઉપયોગ કરીને સ્માર્ટ લાઇટિંગ સ્માર્ટ રેફ્રિજરેશન સ્માર્ટ મીટરનો ઉપયોગ સ્માર્ટ ફાયર સપ્રેશન સિસ્ટમ્સ જો આગ લાગે તો તેને સ્માર્ટ રીતે શોધી કાઢવું તે આગને નિયંત્રિત કરવી આગને સ્માર્ટ રીતે દબાવવી એ પણ IoT એપ્લિકેશનનો એક ભાગ છે ફેસિલિટી મેનેજમેન્ટમાં IoT એપ્લિકેશન સુધારેલ છે ફેસિલિટી મેનેજમેન્ટમાં IoT એપ્લિકેશનમાં સુરક્ષા સિસ્ટમોની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે સલામતી એલાર્મ સિસ્ટમ્સ અને તેથી વધુ એચવીએસી સાથે કામ કરવું જે મૂળભૂત રીતે સેન્ટ્રલ હીટિંગ વેન્ટિલેશન અને એર કંડિશનિંગ સિસ્ટમ્સ છે અને આ એવી સિસ્ટમ્સ છે જે એર કન્ડીશનીંગ સેન્ટ્રલ વેન્ટિલેશન વગેરે માટે કેન્દ્રીય સિસ્ટમ્સ જેવી છે રૂમ રિઝર્વેશન શેડ્યૂલ કે જે ફેસિલિટી મેનેજમેન્ટનો પણ એક ભાગ છે બેવડું બુકિંગ થાય તેની ખાતરી કરવા માટે મીટિંગ રૂમના IoT રીઅલ ટાઇમ સ્ટેટસ અપડેટનો ઉપયોગ કરીને આ IoT સક્ષમ ફેસિલિટી મેનેજમેન્ટનું માત્ર એક ઉદાહરણ છે જે સ્ટોક્સ સપ્લાયના ઉપયોગ પર દેખરેખ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અસરકારક રીતે IoT એપ્લિકેશન દ્વારા કરી શકાય છે આ પણ શક્ય છે તેથી આપણે આવશ્યકપણે આ ઇમારતો જેવી સુવિધાઓ વિશે વાત કરી રહ્યા છીએ કે જેના માલિકો છે તેમની પાસે વીજળી લાઇટિંગ વિવિધ પાવર મીટર વગેરે છે આ આખી વસ્તુનું સંચાલન કરવું સ્માર્ટ ઇલેક્ટ્રિસિટી ડિપ્લોયમેન્ટ સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ્સ સ્માર્ટ તાપમાન નિયંત્રણ વગેરે તેથી IoT નો ઉપયોગ કરીને એક જ સુવિધા સ્માર્ટ ફેસિલિટી મેનેજમેન્ટ સિસ્ટમમાં બધી ચિંતાઓ છે એનાલિટિક્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ડેટાનો કોઈ ઉપયોગ થતો નથી કે જે આ IoT ઉપકરણોના જમાવટ દ્વારા એકત્રિત કરવામાં આવે છે જો તમે આ ડેટા સાથે વ્યવહાર કરી શકતા નથી અને ડેટામાંથી જાણકારી મેળવવાનો પ્રયાસ કરો છો એટલે કે પછી આ ડેટા નકામો થઈ જશે તેથી ઊર્જા વપરાશનું સંચાલન ડેટા આધારિત નિર્ણયો લેવા ઓપરેશનલ ખર્ચ ઑપ્ટિમાઇઝેશન સવલતોનું રિમોટ મોનિટરિંગ વગેરે ફેસિલિટી મેનેજમેન્ટમાં વિશ્લેષણના સંદર્ભમાં ચિંતાનો વિષય છે ફેસિલિટી મેનેજમેન્ટના ફાયદા ગ્રાહક અનુભવમાં સુધારો કરવા અથવા ઓફર કરવા અનધિકૃત ઍક્સેસને અટકાવવા વિવિધ વસ્તુઓનું રીઅલ ટાઇમ ટ્રેકિંગ સુવિધાઓની અંદર ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ ઘુસણખોરોના રીઅલ ટાઇમ ટ્રેકિંગ સર્વેલન્સ સર્વેલન્સ એ પણ એવી વસ્તુ છે જેનો મેં ઉલ્લેખ કર્યો નથી પરંતુ વિવિધ કેમેરા સીસીટીવી કેમેરા વગેરેનો ઉપયોગ કરીને ફેસિલિટી મેનેજમેન્ટ સર્વેલન્સનો પણ એક ભાગ છે પછી સૌથી અગત્યનું ઑપ્ટિમાઇઝ કરો તેનો અર્થ એ છે કે ઓછા સંસાધનો સાથે વધુ કરવાની ક્ષમતા સંસાધનોનું ઑપ્ટિમાઇઝેશન અને સુધારેલી ઉત્પાદકતા આ પણ ફેસિલિટી મેનેજમેન્ટના દાયરામાં છે તેથી આ ફેસિલિટી મેનેજમેન્ટનો એક મહત્વપૂર્ણ ફાયદો છે તેથી ફેસિલિટી મેનેજમેન્ટ માટે IoT સક્ષમતાએ ગ્રાહકના અનુભવમાં સુધારો કર્યો છે અને આ ખાસ વ્યાખ્યાન તે વિશે સંબંધિત છે મેં તમને ફેસિલિટી મેનેજમેન્ટની વિવિધ ચિંતાઓ વિશે હાઇલાઇટ્સ આપી છે IoT આ વિવિધ ચિંતાઓને સુધારવામાં કેવી રીતે મદદ કરી શકે છે અને આ વિવિધ ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે આમ વધુ વાંચવા માટે આ વિવિધ સંદર્ભો છે જે તમને આપવામાં આવ્યા છે અને જો તમને રસ હોય તો તમે IoT અને IIoT નો ઉપયોગ કરીને ફેસિલિટી મેનેજમેન્ટ વિશે વધુ જાણકારી મેળવવા માટે તેમના દ્વારા જઈ શકો છો